તો મિત્રો આ સત્રમાં આપણે જટિલ વિચારણા અને સમસ્યાના નિરાકરણ વિશે ચર્ચા કરીશું અહીં હું નિર્ણાયક વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ શું છે અને જટિલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કરવાની પ્રક્રિયા વિશે વાત કરીશ અને તમે તમારી નિર્ણાયક વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કેવી રીતે સુધારી શકો છો જટિલ વિચારસરણીની વાત કરીએ તો 21મી સદીના વ્યક્તિઓ માટે જટિલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ આવશ્યક કૌશલ્ય ગણાય છે કારણ કે દરેક જગ્યાએ તમને વ્યાવસાયિક જીવનમાં તેમજ અંગત જીવનમાં જરૂરી હોય છે અમને જટિલ વિચારસરણી અને સમસ્યાઓ હલ કરવાની કુશળતાની જરૂર હોય છે જટિલ વિચારસરણી એ તમારી માન્યતા ચુકાદા નિર્ણય અને ક્રિયાના માર્ગદર્શક તરીકે અવલોકન અનુભવપ્રતિબિંબતર્ક અથવા સંદેશાવ્યવહારમાંથી એકત્ર કરાયેલી માહિતીને સક્રિય અને કુશળતાપૂર્વક કલ્પના અરજી વિશ્લેષણ સંશ્લેષણ અને મૂલ્યાંકન કરવાની બૌદ્ધિક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે જટિલ વિચારસરણી એ હેતુપૂર્ણ સ્વ નિયમનકારી નિર્ણય છે જે અર્થઘટન વિશ્લેષણ મૂલ્યાંકન અને અનુમાનમાં પરિણમે છે વિવેચનાત્મક વિચાર એટલે તર્કબદ્ધ ચુકાદાઓ અથવા તર્કબદ્ધ નિર્ણયો અને પુસ્તકમાં તમે શોધી શકશો કે વિવેચનાત્મક વિચારસરણીના વિવિધ આવશ્યક પાસાઓ છે આ વ્યક્તિત્વના સ્વભાવ છે વિવેચનાત્મક વિચારકો સંશયવાદી છે અને તે જ સમયે તેઓ ખુલ્લા મનના છે ન્યાયી માનસિકતાનું મૂલ્ય ધરાવે છે પુરાવા અને તર્કનો આદર કરે છે આદર સ્પષ્ટતા અને ચોકસાઇ ધરાવે છે અને સમાન સમસ્યા પર જુદા જુદા દૃષ્ટિકોણથી જુએ છે અને તેઓ નિર્ણાયક વિચારસરણીના કાર્ય માટે માપદંડ લાગુ કરે છે તેનો અર્થ એ છે કે કોઈ વસ્તુને વિશ્વાસપાત્ર તરીકે નક્કી કરવા માટે કેટલીક શરતો હોવી આવશ્યક છે જે પૂરી કરવી આવશ્યક છે દલીલો તે આધારભૂત પુરાવાઓ અને દલીલો સાથેની દરખાસ્ત અથવા નિવેદન છે જો ચુકાદાઓને ઓળખવા મૂલ્યાંકન કરવા અને રચવા માટે તર્ક પૂરો પાડવાનો આવશ્યક ભાગ છે અને અમે વિવિધ નિવેદનો અથવા ડેટા વચ્ચેના સંબંધને તપાસવા માટે તાર્કિક તર્ક પણ લાગુ કરીએ છીએ અને નિર્ણાયક વિચારક તે છે જે બહુવિધ દૃષ્ટિકોણને સ્વીકારે છે અને તે અથવા તેણી સમસ્યાને જુએ છે વિવિધ દૃષ્ટિકોણ અને અન્ય પ્રકારની વિચારસરણીનો ઉપયોગ કરે છે એક સામાન્ય પ્રક્રિયા વિવેચનાત્મક વિચારકો ઘણી પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે પ્રક્રિયાઓમાં પ્રશ્નો પૂછવા ચુકાદાઓ બનાવવા અને ધારણાઓને ઓળખવાનો સમાવેશ થાય છે રોટે મેમરીની તુલનામાં જો પ્રશ્ન પૂછવામાં આવે તો તે ઓછો સમય લે છે પરંતુ જ્યારે પ્રશ્ન જટિલ વિચારના દ્રષ્ટિકોણથી પૂછવામાં આવે છે ત્યારે તે સમય લે છે તેથી રોટ મેમરી કાર્યોની તુલનામાં જટિલ વિચારસરણીના કાર્યો સમય લે છે કેટલાક અભ્યાસોએ પ્રસ્થાપિત કર્યું છે કે વિવેચનાત્મક વિચારસરણીનો ઉપયોગ કરવામાં વધુ નિપુણ છે જટિલ ઘટનાઓને સમજવાની વ્યક્તિની ક્ષમતા વધારે છે મહત્વપૂર્ણ નિર્ણયો લો જટિલ સમસ્યાઓ હલ કરો અને મુશ્કેલ મુદ્દાઓ ઉકેલો અભ્યાસોએ દર્શાવ્યું છે કે આલોચનાત્મક વિચારસરણીનો વ્યાયામ તર્ક અને સમજણના ઉચ્ચ સ્તરને પ્રોત્સાહન આપે છે જટિલ વિચારસરણીમાં જટિલ સૂચિતાર્થ વિવેચનાત્મક ચર્ચાઓનો સમાવેશ થાય છે સમસ્યાની સકારાત્મક અને નકારાત્મક બંને બાજુઓને જોતા અને વ્યક્તિ જે વિવેચનાત્મક વિચારક છે તે વિશ્લેષણનું નિર્માણ કરે છે અને ઉકેલો રચે છે અને વિવેચનાત્મક વિચારસરણીનો ઉપયોગ સમસ્યાને વ્યાખ્યાયિત કરવા લક્ષ્ય તરફ પગલાં લેવા નિર્ણયો લેવા અને આચાર કરવા માટે થઈ શકે છે પૂર્વદર્શી મૂલ્યાંકન ધારો કે હું તમને MIT મેસેચ્યુસેટ્સની વેબસાઈટની IIT ખડગપુર સાથે સરખામણી કરવામાં સમસ્યા આપું છું તો હું શું કરીશ તમારું કામ પ્રથમ માહિતી એકઠી કરવાનું છે પછી ફોર્મેટ સામગ્રી ઉપયોગિતાના આધારે રચનાનું વિશ્લેષણ કરવાનું છે પછી બેન્ચમાર્કિંગની પ્રક્રિયામાં તમે કયું પાસું રાષ્ટ્રીયકરણ કરી શકો છો કે કઈ વેબસાઇટ સારી છે અથવા કઈ વેબસાઇટનો અભાવ છે અને પછી તમે તર્ક લાગુ કરીને અને સાંભળીને અંતે નિષ્કર્ષ પર આવી શકો છો કે ચોક્કસ સંસ્થાની વેબસાઇટ અન્ય કરતા વધુ સારી છે અને જટિલ વિચારસરણીની પ્રક્રિયા જેમાં તે સામેલ છે અમે સૌ પ્રથમ જાણ કરીએ છીએ કે અમે માહિતી એકત્રિત કરીએ છીએ અને ચોક્કસ મુદ્દાનું વર્ણન કરીએ છીએ વિવિધ શક્યતાઓ શોધો અને અન્વેષણ કરો મુદ્દાના વિવિધ પાસાઓ સાથે વાટાઘાટો કરો અને સહકાર આપો પછી અમે પરીક્ષણ કરીએ છીએ અને સુધારીએ છીએ અને અંતે સંકલિત કરીએ છીએ અને ચોક્કસ મુદ્દા પર નિર્ણાયક વિચારસરણી બનાવે છે તે લાગુ કરીએ છીએ પછી પ્રશ્ન આવે છે કે એક વિદ્યાર્થી તરીકે તમે તમારી આલોચનાત્મક વિચારસરણીને કેવી રીતે સુધારી શકો છો સૌપ્રથમ વિચારો જુના છે કે નવા છે તે શોધો પુસ્તકો સામયિકો લેખો વાંચો નવીનતા પરિવર્તન સર્જનાત્મકતાનો અભ્યાસ કરો અને તે જ સમયે તમે અન્ય લોકો સાથે ભળીને વિચાર મંથન કરો સંભવિત ઉકેલો શું હોઈ શકે અથવા તે ચોક્કસ મુદ્દા પર સંભવિત નિર્ણય અથવા ચુકાદો શું હોઈ શકે અન્ય લોકો સાથે ચર્ચા કરો જેઓ આ મુદ્દા સાથે સંકળાયેલા છે કારણ કે જે વ્યક્તિ કોઈ સમસ્યાનો અનુભવ કરે છે તે વ્યક્તિની તુલનામાં તે ચોક્કસ મુદ્દા પર વધુ સમજ ધરાવે છે જે તે ચોક્કસ સમસ્યાનો અનુભવ નથી કરતી એ જ રીતે પગલાં લો નિર્ણાયક વિચારસરણીમાં આપણે અન્યોની તુલનામાં અલગ રહેવાની હિંમત કરીએ છીએ ધારણાઓને પડકાર આપો અલગ બનો અને તે જ સમયે ખુલ્લા મન અને લવચીક બનો તમારા જીવનના દરેક પાસાઓ અથવા તમારી સમસ્યા પર લાગુ વિચારો હંમેશા પૂછો કે આ કેવી રીતે વધુ સારી રીતે કરી શકાય બાળકની જેમ જ જિજ્ઞાસુ અને અવલોકનશીલ બનો પૂછતા રહો કે કેમ બાળકની આંખો દ્વારા પરિસ્થિતિ જુઓ આ મુદ્દા પર સતત પ્રતિબિંબિત કરતા સારા પ્રશ્નો પૂછો આ મુદ્દા માટે કોણ જવાબદાર છે સમસ્યા ક્યાં આવી રહી છે સમસ્યા શું છે સમસ્યાની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે જેમ કે આ કેટલાક સહાયકો છે જે તમે લો છો કોણ શું ક્યાં ક્યારે શા માટે કેવી રીતે વિશ્લેષણ કરવા માટે મુદ્દાને વિવેચનાત્મક રીતે સમજવા માટે પ્રશ્નો પૂછવા માટે પ્રતિબિંબિત વિચારવાની કુશળતા વિકસાવો પરિસ્થિતિઓ વિશે દિવાસ્વપ્ન જો વાસ્તવિકતામાં આ પરિસ્થિતિ હોય તો સંભવિત ઉકેલ શું હોઈ શકે અને તમે તર્ક અને કલ્પના અને જંગલી વિચાર વચ્ચે કૂદકો લગાવો એક બાજુ ડાબા મગજની તાર્કિક વિચારસરણી છે તો બીજી બાજુ જમણા મગજની કલ્પનાશીલ જંગલી વિચારસરણી છે તમે બંને વચ્ચે કૂદકો લગાવો અને તમારા જ્ઞાન અને અંતર્જ્ઞાનનો આધાર બનાવો વધુ જાણો કેવી રીતે સંશોધન કરવું અને વિઝ્યુઅલાઈઝ કરવું અને સમય અને સ્થળ શોધવું જ્યાં તમે શ્રેષ્ઠ વિચારી શકો તેના દ્વારા તમે ઉકેલ માટે ઠરાવ શોધી શકો છો જટિલ વિચારસરણી જ્યારે તમે કહો છો કે તે વસ્તુઓ અથવા સંજોગોને જોવાની હેતુપૂર્વક અને પ્રતિબિંબિત રીત છે જ્યારે સમસ્યાનું નિરાકરણ ચોક્કસ પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આપણે હંમેશા એવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ જેને હલ કરવાની જરૂર છે સમસ્યા એ બાબત વિશે છે જ્યાં શું કરવું તે નક્કી કરવું મુશ્કેલ છે અથવા સમસ્યા વિશે જ્યાં શું કરવું તે નક્કી કરવું મુશ્કેલ છે સમસ્યા એ મુશ્કેલ પરિસ્થિતિ અથવા સમસ્યા અથવા વ્યક્તિ અથવા કોઈપણ પ્રશ્ન અથવા શંકા અનિશ્ચિતતા અને મુશ્કેલીનો સમાવેશ કરતી સમસ્યા છે અને એક પ્રશ્નનો જવાબ અથવા હલ કરવાની જરૂર છે અને સમસ્યાના નિરાકરણમાં એક માનસિક પ્રક્રિયા છે માનસિક પ્રક્રિયા એ સમસ્યાને શોધવાની સમસ્યાનું પૃથ્થકરણ કરવાની અને પછી અવરોધોને દૂર કરવા અને ચિહ્નિત કરવા માટે સમસ્યાનો ઉકેલ લાવવાની છે ખાસ કરીને શ્રેષ્ઠ ઉકેલ કયો છે કહો કે અમે સમસ્યા આપીએ છીએ સૌ પ્રથમ તમે સમસ્યાને વ્યાખ્યાયિત કરો સમસ્યા એ છે કે તમે ઉદ્યોગમાં કામ કરી રહ્યા છો અથવા તમને લાગે છે કે ઉદ્યોગ Xમાં ગેરહાજરી વધારે છે પછી તમે શું કરો છો તમારે કર્મચારીઓના હાજરી રજીસ્ટરને તપાસીને ચેક ઇન કરીને અને ચેક આઉટનો પ્રકાર તપાસીને તેને માન્ય કરવું પડશે અને પછી તમે એકવાર માહિતી ભેગી કરી લો કે તે એક સમસ્યા છે અને ગેરહાજરી ઉત્પાદનને અવરોધે છે પછી તમારે તેને તર્કસંગત બનાવવું પડશે જે ઉદ્યોગની ઘટતી ઉત્પાદકતા માટે જવાબદાર છે પછી તમે માહિતી એકત્રિત કરો જ્યારે તમે માહિતી ભેગી કરી રહ્યા હો ત્યારે તમે બહુવિધ હિસ્સેદારો સાથે વાત કરી શકો છો તમે કર્મચારીઓના સુપરવાઇઝર સાથે વાત કરી શકો છો તમે તે ચોક્કસ ઉદ્યોગની હોસ્પિટલો સાથે વાત કરી શકો છોતમે કર્મચારીઓ સાથે જાતે વાત કરી શકો છો તમે ટોચના મેનેજમેન્ટ લોકો સાથે વાત કરી શકો છો ગેરહાજરી શા માટે થઈ રહી છે તે તર્કસંગત બનાવવા માટે માહિતીના એકલ સ્ત્રોત કરતાં માહિતીના બહુવિધ સ્ત્રોત હંમેશા વધુ સારા છે અને જે લોકો ગેરહાજરીનો અનુભવ કરી રહ્યા છે તેઓ એ પણ જણાવશે કે શા માટે ગેરહાજરી છે અને તેઓએ એકત્રિત કરેલી માહિતીનો અભ્યાસ અને વિશ્લેષણ કરી રહ્યા છે કારણ કે તમારે જોવું પડશે કે માહિતી તમામ હિસ્સેદારોમાં સુસંગત છે કે કેમ કે માહિતી વિરોધાભાસી છે અને માહિતી માન્ય છે કે કેમ ડેટા અને માહિતી દ્વારા હાર્ડ ડેટા અને માહિતી કે જે ઉપલબ્ધ છે પછી શક્ય ઉકેલો હોઈ શકે છે એક સંભવિત ઉકેલ એ ત્યાં ગેરહાજરી છે કારણ કે લોકો અતિશય ગરમીની સ્થિતિમાં કામ કરી રહ્યા છે જેના કારણે તેમના શરીરને કેટલીક સમસ્યાઓ થઈ રહી છે અને બીજું કારણ એ હોઈ શકે છે કે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન વિવિધ વાયુઓના ઉત્સર્જનને કારણે તેમના કર્મચારીઓ વધુ સાંધામાં દુખાવો અનુભવી રહ્યા છે તેથી તેઓ વારંવાર હોસ્પિટલોમાં જાણ કરતા હોય છે તે માહિતી તમે શોધી શકો છો અને તે જ સમયે ઉદ્યોગમાં કામ કરવાને કારણે અને તેઓ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ અનુભવ કરી રહ્યા છે તેથી એક ઉપાય એ હોઈ શકે છે કે આપણે કર્મચારીઓની આરોગ્ય સમસ્યાને દૂર કરવા માટે તેઓ જે આરોગ્ય સુવિધા સુધારે છે તે તપાસવું પડશે બીજો ઉપાય એ પણ હોઈ શકે કે કર્મચારીઓ ગેરહાજર રહે જેથી નોકરીઓ બાકી રહેશે અને બાકી રહેલી નોકરીઓ ખાલી કરવા માટે તેઓ પોતે ઓવરટાઇમ કરશે જે બીજી શક્યતા હોઈ શકે છે શક્યતા એ છે કે ઓવરટાઇમનો દર સીધા સમય 16 37 અથવા સામાન્ય સમય કરતાં વધુ છે તેથી વધુ કમાણી કરવા માટે તેઓ કદાચ ઓવરટાઇમ કરી રહ્યા છે અને તમારી પાસે તેના માટે પુરાવા છે જે વ્યક્તિઓ ગેરહાજર રહે છે તેઓ વારંવાર તે જ વ્યક્તિઓ વારંવાર ઓવરટાઇમ કરી રહ્યા છે તેથી એક ઉકેલ તે જેમ ઓવરટાઇમ ધરપકડ કરી શકે છે ઓવરટાઇમની સમસ્યાનો સામનો કરવા માટે તમારી પાસે ઘણા સંભવિત ઉકેલો છે તેથી ગેરહાજરીની સમસ્યાનો સામનો કરો તેથી એકવાર તમે દરેક મુદ્દાના પ્લસ અને માઈનસ લઈને વિવેચનાત્મક રીતે ઉકેલોનું મૂલ્યાંકન કરો અને પછી તમે વિચારો કે એવો કયો ઉકેલ હોઈ શકે જે ઉદ્યોગ માટે વધુ ફાયદાકારક અને ઉદ્યોગ X માટે ઓછું નુકસાનકારક હોઈ શકે અને તે સમજો કે માહિતી અને તર્ક સાથે પુરાવા સાથે અને ડેટા તમે ચોક્કસ ઉકેલો પર આવી શકો છો કે જો તમે ઉદ્યોગમાં આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરો છો તો સંભવ છે કે લોકો તેમની ફરજ પર હાજર રહેવા માટે વધુ લોકો હોય કરવામાં કોઈ નિષ્ફળતા રહેશે નહીં આમાં નિષ્ફળતા એ ગેરહાજરી છે મૂળભૂત રીતે કામની જાણ કરવામાં નિષ્ફળતા એ ગેરહાજરી છે અને પછી અમે ઉકેલનો અમલ કરીએ છીએ ઉકેલોનો અમલ કરો હોસ્પિટલની સુવિધાઓનો વિસ્તાર કરો કર્મચારીઓને આરોગ્ય સેવાઓ પ્રદાન કરો પછી ફરીથી ત્રણ મહિના પછી અથવા 4 મહિના પછી તમે ઉકેલોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરો સોલ્યુશનનો અમલ કરીને શું કર્મચારીઓની ગેરહાજરી ઓછી થાય છે જો જવાબ હા હોય તો તમારું સોલ્યુશન સારી રીતે કામ કરી રહ્યું છે જો જવાબ ના હોય તેનો અર્થ એ કે ઉકેલ યોગ્ય નથી આ સમસ્યાના અન્ય કેટલાક ઉકેલો હોવા જોઈએ ફરીથી તમે સ્ટેપ 1 થી સ્ટેપ 7 સુધી શરૂ કરો જે અહીં બતાવેલ છે અને વર્ગખંડની ઘણી પરિસ્થિતિઓમાં જટિલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કરતી આ સમસ્યાને પ્રોત્સાહન આપવા માટે આપણે અમારા વિદ્યાર્થીઓને તેના પર તાલીમ આપવાની જરૂર છે તેથી ત્યાં વિવિધ શિક્ષણશાસ્ત્ર છે અથવા શિક્ષણની પદ્ધતિઓ છે જેથી વિદ્યાર્થીઓને જટિલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ શીખવી શકાય બિઝનેસ સ્કૂલોમાં તમને જૂથ ચર્ચાઓ કેસ સ્ટડીઝ સિમ્યુલેશન્સ સ્ટ્રક્ચર્ડ એક્સરસાઇઝ જટિલ ઘટનાઓ અને વિવાદાસ્પદ ચર્ચાઓ જોવા મળશે આ કેટલાક સાધનો છે જેનો ઉપયોગ વર્ગખંડોમાં જટિલ વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાને પ્રોત્સાહન આપવા માટે કરી શકાય છે એક મહત્વનો મુદ્દો એ છે કે વિવેચનાત્મક વિચારકો અને સમસ્યાનું નિરાકરણ કરનારાઓ માહિતી મેળવનાર નથી પરંતુ તેઓ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે માહિતીના ઉપયોગકર્તા છે એક મુદ્દાનો હું અંતમાં ઉલ્લેખ કરવા માંગુ છું કે અગાઉ તમે સમસ્યા હલ કરવાની તકનીકો અને જટિલ વિચારસરણીના સાધનોનો અભ્યાસ કર્યો છે પરંતુ અહીં તમારે સમસ્યા હલ કરવાની જરૂર છે અને જટિલ વિચારસરણીમાં ડાબું અને જમણું મગજ બંને સામેલ છે કેટલીકવાર તાર્કિક અને રાષ્ટ્રીય માહિતીની જરૂર પડે છે અને અન્ય સમયે તમને સાહજિક અને સર્જનાત્મક માહિતીની જરૂર પડે છે તેથી મગજના બંને ભાગો વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યાના નિરાકરણમાં સંકળાયેલા છે અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિવિધ ક્ષેત્રો અહીં બતાવવામાં આવ્યા છે